શુભેચ્છાઓ ટેલ ના મોડ્યુલ 3 યુનિટ 5 માં તમારું સ્વાગત છે યુનિટ - 5 એ ટીચિંગ એન્ડ લર્નિંગ ઇન એન્જિનિયરિંગ છે આ એકમ મગજ કેવી રીતે શીખે છે તે સમજવા માટેના આપણા પ્રયત્નો ચાલુ છે અગાઉના એકમોમાં આપણે જે સમજ્યા છીએ તે મગજની શરીરરચનાના આપણા મર્યાદિત જ્ઞાન પર આધારિત છે અથવા કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે જે રીતે પણ સમજીએ છીએ તેના પર આધારિત છે ચોક્કસ સૂચનાત્મક પદ્ધતિઓ છે જે સેન્સરથી ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતી સ્થાનાંતરણમાં મગજને સરળ બનાવી શકે છે ડેવિડ સોસા દ્વારા રચવામાં આવેલ મગજનું એક મોડેલ લઈને સ્મૃતિ કેવી રીતે રચાય છે અને સ્મૃતિ માંથી માહિતી કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના સંદર્ભ જોયા છે આપણે જોયું કે સંવેદનાત્મક માહિતી તાત્કાલિક સ્મૃતિ અને પછી કાર્યકારી સ્મૃતિમાં કેવી રીતે પસાર થાય છે આ પ્રક્રિયાને કેટલીક સૂચનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ સરળ બનાવી શકાય છે જે આપણે અગાઉના એકમમાં જોયું હતું આ હાલના એકમમાં આપણે પ્રક્રિયા તે જ ચાલુ રાખીએ છીએ વર્કિંગ સ્મૃતિ માં માહિતી મેળવ્યા પછી વર્કિંગ સ્મૃતિ ની અંદર શું છે તેની સાથે વ્યવહાર કરવા માટે હું મગજને કેવી રીતે સરળ બનાવી શકું તેને લાંબા ગાળાની સ્મૃતિમાં સ્થાનાંતરિત કરો અને તેને ત્યાં રાખો તેને લાંબા ગાળાની સ્મૃતિમાં જાળવી રાખવા માટે તે ચોક્કસ પ્રક્રિયાઓની જરૂર છે જે આપણે જોઈશું અલબત્ત બીજી ઘણી પ્રક્રિયાઓ છે ઉદાહરણ તરીકે 'હું કઈ રીતે કઈ રીતે પુન પ્રાપ્ત કરી શકું ' ઘણા વધુ પાસાં છે જેને આપણે સંબોધવા નથી જઈ રહ્યા અમે માત્ર લાંબા ગાળાની સ્મૃતિ અને રીટેન્શનની રચના સાથે વ્યવહાર કરીશું સ્મૃતિ આપણને ભૂતકાળ આપે છે સ્મૃતિમાં જે સંગ્રહિત છે તે આપણા બધા ભૂતકાળના અનુભવોનો સરવાળો છે સ્મૃતિ આપણને ભૂતકાળ અને આપણે કોણ છીએ નો રેકોર્ડ આપે છે અને જે માનવ વ્યક્તિત્વ માટે જરૂરી છે આપણે કોણ છીએ તે મુખ્યત્વે આપણી સ્મૃતિમાં શું સંગ્રહિત છે તેના દ્વારા નક્કી થાય છે જો કોઈ કારણસર સ્મૃતિનો અમુક ભાગ કાઢી નાખવામાં આવે તો આપણે એક અલગ વ્યક્તિ બની જઈએ છીએ તેથી યાદશક્તિ અસરકારક રીતે દર્શાવે છે કે આપણે શું છીએ' આપણે એક ધારણા પણ કરી શકીએ છીએ તમામ વ્યવહારીક હેતુઓ માટે માહિતી સંગ્રહિત કરવાની મગજની ક્ષમતા અમર્યાદિત છે હજુ સુધી કોઈ પણ વ્યક્તિ આકૃતિ અથવા એવું કંઈ કહેવા માટે આવ્યો નથી કે મગજ આ ક્ષમતાથી વધારે માહિતીને સંભાળી શકતું નથી તેથી નવી વસ્તુઓ શીખવામાં કોઈ અવરોધ નથી જ્યારે પણ તમે કંઈક શીખો છો ત્યારે મગજ ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારોમાંથી પસાર થાય છે તેનો અર્થ એ છે કે આપણું મગજ સરખું નથી અથવા તે ગઈકાલે હતું આ છેલ્લા કેટલાક કલાકોમાં હતું એ સરખું નથી આપણે કેટલાક અનુભવોમાંથી પસાર થયા હોત અને તે અનુભવો સંગ્રહિત અથવા ફરીથી અર્થઘટન કરવામાં આવ્યા હોત અથવા કેટલીક જૂની યાદોને બહાર ફેંકી દેવામાં આવી હોત ગઈકાલ જેવું હતું તેનાથી આજે મગજ અલગ છે જ્યારે પણ કોઈ ઉત્તેજના થાય ત્યારે તેના કારણે ચેતાકોષોના જૂથને એકસાથે ચાલુ કરે છે તે એક ન્યુરોન નથી જે બરતરફ થાય છે ફાયરિંગ થોડા સમય માટે જ ચાલે છે તેનો અર્થ એ છે કે ન્યુરોન્સનું જૂથ જે ફાયર કરી નાખવામાં આવ્યું હતું તે ટૂંકા સમય માટે એક જૂથ તરીકે સાથે રહે છે જેને સ્ટેન્ડબાય ટાઇમ કહેવામાં આવે છે સ્ટેન્ડબાય સમય દરમિયાન જો રચના પુનરાવર્તિત થાય છે રિહર્સલ અને પ્રેક્ટિસ તરીકે ઓળખાતી પ્રક્રિયાઓ છે સંકળાયેલ જૂથ સાથે મળીને ફાયરિંગ કરવાની વૃત્તિ વધી છે એટલે કે જ્યારે પણ કેટલીક ઉત્તેજના આવે ત્યારે ચેતાકોષોના કેટલાક જૂથો એક સાથે સક્રિય થાય છે સ્ટેન્ડબાય સમયગાળા પછી શું થયું તે તે મને યાદ નથી જો તમે લાંબા ગાળાની સ્મૃતિમાં ઉત્તેજનાના પરિણામે કંઇક સ્થાનાંતરિત કરવા માંગતા હો તો તમારે ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે પ્રેક્ટિસ અને રિહર્સલ આને સિનેપ્ટિક જાગૃતિ અને સંવેદનશીલતાની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે જેને લાંબા ગાળાની શક્તિ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે આ ન્યુરલ પેટર્ન એક સાથે ફાયરિંગ કરે છે જો એક ફાયર કરે છે તો તે બધા ફાયર કરે છે એન્ગરામ નામની નવી સ્મૃતિ ટ્રેસ બનાવવા તરફ દોરી જાય છે આ વ્યક્તિગત એન્ગ્રેમ્સ નેટવર્કને સાંકળે છે અને બનાવે છે જેથી જ્યારે પણ કોઈ ટ્રિગર થાય છે ત્યારે સમગ્ર નેટવર્ક એકસાથે મજબૂત બને છે જેનાથી સ્મૃતિ બનવાવની ક્રિયામજબૂત બને છે તે વધુ સારી રીતે પુનપ્રાપ્ત કરી શકાય છે ચાલો ધારીએ કે એક ઉત્તેજના દરમિયાન એક એન્ગ્રેમ રચાય છે અને વિશિષ્ટ પ્રક્રિયાઓ રિહર્સલ અને પ્રેક્ટિસ દ્વારા આપણે તેમને મજબૂત કરીએ છીએ તે વાર્તાનો માત્ર એક ભાગ છે જો આ નેટવર્ક કે જે આપણે બનાવ્યું છે તે હવે અન્ય નેટવર્ક્સ સાથે જોડાયેલું છે જે પહેલાથી જ આપણા ભૂતકાળના અનુભવમાં બની ગયેલ છે તેનો અર્થ એ છે કે આપણે નવી સ્મૃતિ ને હાલના નેટવર્ક સાથે જોડી રહ્યા છીએ આ નેટવર્ક્સ આપણા ભૂતકાળના અનુભવોની વિશાળ શ્રેણીમાંથી આવી શકે છે જો સંખ્યાબંધ નેટવર્ક્સ જોડાયેલા હોય તો તે ચોક્કસ સ્મૃતિ ને પુનપ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે સારી શિક્ષણની મેળવવાની પ્રક્રિયા એ છે કે કોઈપણ નવા શિક્ષણને આપણા ભૂતકાળની ઘણી વસ્તુઓ સાથે જોડવું કોઈપણ વસ્તુ જે તેની સાથે જોડાયેલ બધી વસ્તુઓ સાથે ટ્રિગર થાય છે તે પણ ટ્રિગર થઈ જશે અને પછી તરત જ જ્યારે તમને જરૂર હોય ત્યારે તે માહિતી તમારી કાર્યકારી સ્મૃતિ માં આવે છે એટલા માટે તમે જે શીખો છો તેને મહત્વપૂર્ણ માનીને જોડવાની કોશિશ કરો છો શક્ય હોય તેટલી તમારી સ્મૃતિમાં રાખો છો તમે જેટલા વધુ સંગઠનો બનાવો છો તેટલા જ નેટવર્ક એક ઉત્તેજના દ્વારા ટ્રિગર થાય છે તે જ્યાં તમે એક પાસાને એવી વસ્તુ સાથે જોડી શકો છો અને જેને તમે શરૂઆતમાં સંપૂર્ણપણે અસંબંધિત હોય તેવી રીતે લઈ શકો છો સ્મૃતિનું બીજું પાસું યાદો અકબંધ સંગ્રહિત નથી તેઓ ટુકડાઓમાં અને સમગ્ર મગજમાં વિતરિત ભાગમાં સંગ્રહિત થાય છે જાણે કે સ્મૃતિ ટુકડાઓમાં કાપવામાં આવે છે અને દરેક ટુકડો જુદી જુદી જગ્યાએ સંગ્રહિત થાય છે અને તે બધા એકબીજા સાથે જોડાય છે એન્ગ્રેમ્સના તે નેટવર્ક્સને સ્ટોર કરતી વખતે તેઓ કોઈક રીતે જોડાઈ જાય છે એક એન્ગ્રેમને સક્રિય કરવાથી ઘટના અથવા વસ્તુ સંબંધિત આપણા વિચારો અને અનુભવોની યાદ આવે છે જો તમે એક તત્વને ટ્રિગર કરો છો તો અન્ય તમામ તત્વો ભેગા થશે અને ત્યાં જ તમે ભૂતકાળનો અનુભવ સંપૂર્ણપણે અનુભવો છો મગજ એક કરતા વધારે નેટવર્કમાં વિસ્તૃત અનુભવ સંગ્રહિત કરે છે તે પ્રતિબંધિત નથી જો તમે ભિન્ન સામાન્ય વિભેદક સમીકરણને કેવી રીતે હલ કરવું તે શીખી લીધું હોય જ્યારે આપણે તે અનુભવને યાદ કરીએ છીએ આ સામાન્ય વિભેદક સમીકરણ તમારા ભૂતકાળની ઘણી વસ્તુઓ સાથે સંબંધિત હોઈ શકે છે ઉદાહરણ તરીકે સમય સાથે બદલાતી કોઈપણ વસ્તુને માત્ર વિભેદક સમીકરણની જેમ મોડેલ કરી શકાય છે બધી ઘટનાઓ જ્યાં ચલો સમય સાથે બદલાય છે તેની સાથે રચના કરી શકાય છે વિશ્વ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ પણ સમય સાથે સતત બદલાતો રહે છે એક ટ્રિગર તમામ સંકળાયેલા નેટવર્ક્સને ચાલુ રાખે છે અને તેથી જ આપણે તેને વિસ્તૃત અનુભવ કહી શકીએ છીએ વધુ જોડાણો અને સમજ કેળવાય છે અને અર્થ શીખનાર નવા શિક્ષણ સાથે જોડાઈ શકે છે આ પ્રક્રિયા હવે નવી શીખવાની પુન પ્રાપ્તિ માટે બહુવિધ તકો આપે છે કારણ કે જો તમે તેને પુન પ્રાપ્ત કરી શકતા નથી તો તેનો કોઈ ઉપયોગ નથી ભલે તે સંગ્રહિત હોય પણ આપણે જાણતા નથી કે તે સંગ્રહિત છે કે નહીં ભલે તે સંગ્રહિત હોય જો હું તેને પુન પ્રાપ્ત કરી શકતો નથી તો તેનો કોઈ ઉપયોગ નથી લાંબા ગાળાની સ્મૃતિને વ્યાપક રીતે ઘોષણાત્મક સ્મૃતિ અને બિન ઘોષણાત્મક સ્મૃતિમાં વર્ગીકૃત કરી શકાય છે મોટાભાગના ન્યુરોસાયન્ટિસ્ટો હવે માને છે કે તેને આ બે વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે થોડા વધુ વર્ષો પછી ન્યુરોસાયન્ટિસ્ટ્સ આ વર્ગીકરણ બદલી શકે છે અથવા વધુ વર્ગો ઉમેરી શકે છે અથવા તેમનો સમાવેશ કરી શકે છે તે આપણે જાણતા નથી ઘોષણાત્મક સ્મૃતિએ નામ હકીકત સંગીત અને પદાર્થોને યાદ કરવાની ક્રિયાનું વર્ણન કરે છે અને આ પ્રક્રિયા હિપ્પોકેમ્પસ અને સેરેબ્રમ દ્વારા કરવામાં આવે છે આપણે ઉલ્લેખ કર્યો કે હિપ્પોકેમ્પસ એ કાર્યકારી સ્મૃતિ માંથી પ્રક્રિયા કરે છે લાંબા ગાળાની સ્મૃતિમાં પરિવહન કરે છે ઘોષણાત્મક સ્મૃતિમાંથી યાદ કરવું લગભગ સહેલું છે બિન ઘોષણાત્મક સ્મૃતિથી વિપરીત ઘોષણાત્મક સ્મૃતિમાં જે પણ સંગ્રહિત છે તે યાદ રાખવું સરળ છે ઘોષણાત્મક સ્મૃતિ ને વધુ એપિસોડિક સ્મૃતિ અને સિમેન્ટીક સ્મૃતિ માં વિભાજિત કરી શકાય છે એપિસોડિક સ્મૃતિ આપણા પોતાના ઇતિહાસમાં ઘટનાઓની સભાન સ્મૃતિનો ઉલ્લેખ કરે છે તે આપણને સમય અને સ્થળ ઓળખવામાં મદદ કરે છે જ્યારે કોઈ ઘટના બની અને આપણને ઓળખની ભાવના આપે હું અનુભવને હકારાત્મક કે નકારાત્મક તરીકે યાદ કરું છું આખી બાબત એક એપિસોડ છે મેં જઈને એક ફિલ્મ જોઈ કે શું મને બધી વિગતો યાદ છે કે નહીં પરંતુ હું જે ઘટનાનો અનુભવ કરું છું તેના કેટલાક પાસાઓ યાદ રાખી શકું છું સિમેન્ટીક સ્મૃતિએ હકીકતો અને ડેટાનું જ્ઞાન છે જે કોઈ પણ ઘટના સાથે સંબંધિત ન હોઈ શકે આપણે જાણીએ છીએ કે તાજમહેલ આગ્રામાં છે તે સિમેન્ટીક સ્મૃતિ છે સમય કેવી રીતે કહેવો બે સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરવો અને તમે સિમેન્ટિક સ્મૃતિ તરીકે આખી વસ્તુને કહી શકો છો બંને વચ્ચેનો તફાવત સેવાનિવૃત્ત સૈનિક જો યાદ કરે કે એક કારગિલ યુદ્ધ થયું હતું' આ ક્રિયા સિમેન્ટીક સ્મૃતિના ઉપયોગથી થાય છે ભૂતપૂર્વ સૈનિક તરીકે તેમને યાદ હોય છે કે કારગિલ યુદ્ધ થયું હતું પરંતુ જો તેણે તેમાં ભાગ લીધો હોય તો તે યુદ્ધના અનુભવોને યાદ કરવો એ એપિસોડિક સ્મૃતિ છે તે જાણે છે કે તે અનુભવો અનિવાર્ય હતા કે નહીં કદાચ તે અનુભવના દરેક મિનિટને યાદ રાખશે અને તે એક એપિસોડિક સ્મૃતિ બનાવે છે શ્રેણીઓ બિન ઘોષણાત્મક સ્મૃતિ એ પ્રક્રિયાગત સ્મૃતિ છે સમજશક્તિ પ્રતિનિધિત્વ પ્રણાલી ક્લાસિકલ કન્ડીશનીંગ અને બિન સહયોગી શિક્ષણ છે પ્રક્રિયાગત સ્મૃતિ કોઈ વસ્તુ કે ક્રિયા કેવી રીતે કરવી તેના સંબંધિત છે જેમાં મોટર સ્કીલસ અને જ્ઞાનાત્મક કુશળતા બંનેનો સમાવેશ થાય છે દાંત સાફ કરવા જેવી સરળ વસ્તુ લો દાંત સાફ કરવું એ એક મોટર સ્કીલ છે કે જે દરેક વ્યક્તિએ કરેલ હોય છે અને તે પણ એક જ્ઞાનાત્મક પરિમાણ છે કે તમે કેટલા સમય સુધી બ્રશ કરવા માંગો છો અને તમે કયા ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તમે કયા સમયે બ્રશ કરવા માંગો છો જે તમામ જ જ્ઞાનનાત્મક નિર્ણયો છે સામાન્ય રીતે પ્રક્રિયાગત સ્મૃતિમાં મોટર અને જ્ઞાનાત્મક કુશળતા બંને હશે દાંત સાફ કરવા સાયકલ ચલાવવી કાર ચલાવવી અથવા સામાન્ય વિભેદક સમીકરણ વગેરેનો ઉકેલ લાવવો અને આમાં તમે ઇચ્છો તેટલાની સૂચિ બનાવી શકો છો જેમ જેમ કુશળતાની પ્રેક્ટિસ ચાલુ રહે છે આ યાદો વધુને વધુ કાર્યક્ષમ બને છે જો ઉદાહરણ તરીકે તમારો વ્યવસાય દરરોજ સામાન્ય રેખીય વિભેદક સમીકરણો ઉકેલતા હોવ છે તો દેખીતી રીતે તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તે શોધવા માટે તમારે પરિશ્રમ કરવાની જરૂર નથી પ્રક્રિયાગત સ્મૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ વારંવાર પ્રેક્ટિસને કારણે કાર્યક્ષમ બને છે સંબંધિત પ્રવૃત્તિઓ થોડા સભાન વિચાર સાથે કરી શકાય છે તમારે સભાનપણે વિચારવાની જરૂર નથી કે અત્યારે હું શું કરું છું આગળનું પગલું શું છે તેનો અર્થ એ છે કે મગજની પ્રક્રિયા જે રીફ્લેકટીવ મોડ માંથી રીફ્લેક્સિવ મોડ માં ફેરવાય છે તેનો અર્થ એ છે કે જો મેં થોડા સમય પહેલા વિભેદક સમીકરણને ઉકેલવા જેવું કંઈક કર્યું હોય તો કદાચ મને બધી વિગતો યાદ નહિ હોય હવે મારે શું કરવું છે આગળના પગલાઓનો ક્રમ શું છે તેના પર વિચાર કરવો પડે છે અને પછી જ હું કોઈ નિષ્કર્ષ પર આવીશ જો હું દરરોજ કોઈ ક્રિયા કરું છું તો મારે તેના વિશે વિચારવાની જરૂર નથી તે પ્રતિબિંબીત બને છે અને જ્યારે તમે કાર્યક્રમને ટ્રિગર કરો ત્યારે તે થાય છે ઘણી જ્ઞાનાત્મક કુશળતા જે આપમેળે થાય છે તે પ્રક્રિયાગત સ્મૃતિ પર આધાર રાખે છે આ જ્ઞાનાત્મક કુશળતા શું છે એક પુસ્તક વાંચવું રાગની ઓળખ કરવી સમસ્યા ઉકેલવા માટેની પ્રક્રિયા શોધવી સામાન્ય રીતે આપમેળે થાય આવે છે અને તે પ્રક્રિયાત્મક યાદશક્તિ પર આધાર રાખે છે સમજશક્તિ પ્રતિનિધિત્વ પ્રણાલી PRS વિશે બીજી એક રસપ્રદ બાબત છે તે શબ્દોની રચના અને સ્વરૂપો અને સ્મૃતિ માં વસ્તુનો ઉલ્લેખ કરે છે જે સ્પષ્ટ અનુભવ વિના પૂર્વ અનુભવ દ્વારા પૂછવામાં આવી શકે છે તે કેવી રીતે કામ કરે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પાંચ અક્ષરોનો શબ્દ આપે છે જેમાં બે અક્ષરો ખૂટે છે તમારા અગાઉના અનુભવના આધારે તમે તે અંતર ભરી શકશો તમારે તે શબ્દના તમામ પાંચ અક્ષરોની જરૂર નથી કેટલાક ચિત્ર અલગવિચિત્ર વસ્તુ સાથે દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે માથા પર બે શિંગડાવાળી માનવ આકૃતિ પછી તરત જ તમે કહી શકશો કે તમારા સંબંધિત અગાઉના અનુભવના આધારે વસ્તુ વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ ધરાવી શકતી નથી સિવાય કે તમે વાસ્તવમાં બે શિંગડાવાળા મનુષ્યને જોયો હોય મને નથી લાગતું કે આપણામાંના કોઈએ જોયું હશે અથવા એવું કોઈ અહેવાલ નથી કે એવું બન્યું હોય કે શિંગડાવાળા લોકો હોય દેખના હોય આને આપણે ઇન્દ્રિય પ્રતિનિધિત્વ પ્રણાલી કહીએ છીએ પછી તમારી પાસે પ્રખ્યાત ક્લાસિકલ કન્ડીશનીંગ છે 'પાવલોવીયન કન્ડીશનીંગ Pavlovian Conditioning' જ્યારે જીવતંત્ર માટે કંડિશન્ડ ઉત્તેજન વિશે પૂછે છે અને તે જીવમાંથી બિનશરતી પ્રતિભાવ આવે છે શિક્ષણના આ સ્વરૂપને એસોસિયેટિવ લર્નિંગ કહેવામાં આવે છે ધારો કે તમે સઘન રીતે કંઈક પર કામ કરી રહ્યા છો અને તમે અચાનક તે જ મકાનમાં એલાર્મ સાંભળો છો જો તે એસોસિયેટિવ લર્નિંગ હોય તો પછી તમે તે એલાર્મને ચેતવણી 'આગ' સાથે જોડી શકો છો પછી જો આપણે આગનું એલાર્મ આવે ત્યારે આપણે જે પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે તે શીખી લીધું હોય તો આપણે તરત જ પગલાંને અનુસરીશું આ પ્રકારની સ્થિતિ ઉત્તેજના કે જે એલાર્મ અને વસ્તુઓનો ક્રમ કે જે વ્યક્તિ એક બીજા સાથે સંકળાયેલો છે તેને ક્લાસિકલ કન્ડીશનીંગ કહેવામાં આવે છે બિન સહયોગી શિક્ષણ બે છે આદત અને સંવેદના આદત આપણને એવી બાબતોનો પ્રત્યે પ્રતિસાદ ન આપવાનું શીખવામાં મદદ કરે છે જેને જેમાં સભાનરીતે ધ્યાન આપવાની જરૂર નથી અને પર્યાવરણમાં આપણી જાતને અનુરૂપ છે પર્યાવરણ સાથે અનુરૂપ થવાનો અર્થ શું છે હું દરેક સંવેદનાત્મક ઇનપુટનો જવાબ આપતો નથી સામાન્ય રીતે જ્યારે તમે તદ્દન નવી જગ્યા પર જાઓ છો કે જેની તમે ક્યારેય મુલાકાત લીધી ન હોય ત્યારે તમારી જાતને ત્યાં પહોંચવા માટે ખૂબ જ વિગતવાર ધ્યાન આપવામાં આવે છે પરંતુ જો તમે ત્યાં કામ કરી રહ્યા છો અથવા જો તમે વારંવાર જતાહોવ તો આપણે નથી ઇચ્છતા કે તે તમામ ઇનપુટ્સ આવીને આપણે પરેશાન કરે આદત દ્વારા કાર્ય કરતી સમયે જે આપણા માટે ઉપયોગી નથી અથવા આપણા માટે બિનજરૂરી ઉત્તેજના આવે છે તેને અવગણવાનું શીખીએ છીએ પરંતુ જ્યારે પણ કોઈ એવી વસ્તુ હોય છે જે સંપૂર્ણપણે અલગ હોય છે આપણે ટેવાય જાય પછી આપણે જવાબ આપીએ છીએ પર્યાવરણમાં ગોઠવણ મગજને બિનમહત્વપૂર્ણ ઉત્તેજનાની તપાસ કરવાની મંજૂરી આપે છે તેથી તે મહત્વના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જ્યારે આપણે આપણી ઓફિસમાં બેસીએ છીએ અથવા જ્યારે આપણે વર્ગખંડમાં હોઈએ ત્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે બિનજરૂરી ઉત્તેજનાની તપાસ કરવાની જરૂર છે અને તે પણ જરૂરી છે સંવેદનશીલતા તે ખાસ કરીને હાનિકારક અથવા જોખમી ઉત્તેજના પ્રત્યેનો આપણો પ્રતિભાવ વધારે છે આપણે જાણીએ છીએ કે જ્યારે આવો અથવા આવો અવાજ આવે છે ત્યારે તે કંઇક તૂટી જવાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તે આગ એલાર્મ છે અથવા મોટો ખુબ જ વિશાળ આગ લાગી છે વગેરે તે ખતરનાક ઉત્તેજના બની જાય છે આપણે સ્મૃતિઓ બનાવીએ છીએ જે ઓળખે છે કે તે ધમકી આપનાર ઉત્તેજના છે અને અસોસીયેટ લર્નિંગ દ્વારા આપણે જાણવા મળે છે કે ખરેખર હવે શું કરવાનું છે ઉદાહરણ તરીકે જો તમે આગનું ઉદાહરણ લો તો ઘણા ભારતીય સંદર્ભોમાં જ્યારે આપણી પાસે અગ્નિશામક ઉપકરણો હોઈ શકે છે અને મને નથી લાગતું કે ઘણા લોકો તેનો ઉપયોગ કરવાની તાલીમ મેળવે છે જ્યારે આપણે જાણીએ છીએ કે જો તે ફાયર એલાર્મ છે કે આપણે કંઈક કરવાની જરૂર છે જો તમારી પાસે સંબંધિત સહયોગી શિક્ષણ ન હોય તો આપણે ખરેખર તે ધમકી આપતી ઉત્તેજનાનો જવાબ આપી શકતા નથી ભાવનાત્મક યાદશક્તિ ખૂબ જ પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે ભાવનાત્મક યાદો ગર્ભિત અને સ્પષ્ટ બંને હોઈ શકે છે આપણે અગાઉના એકમમાં ઉલ્લેખ કર્યો છે એમિગડાલા ભાવનાત્મક શિક્ષણ અને યાદશક્તિની પ્રક્રિયામાં ભારે સંકળાયેલ છે તે કેન્દ્રિય ભૂમિકા ભજવે છે કેટલીકવાર અનુભવ માત્ર એક લાગણીશીલ ભાવાર્થ અથવા ઘટનાના સારાંશ તરીકે સંગ્રહિત થાય છે એટલે કે આપણે વિગતો યાદ નથી પરંતુ આપણે યાદ છે કે આપણે તે ગમ્યું કે નહીં અથવા તે સમયે આપણે સારું લાગ્યું કે ખરાબ અથવા દુખ થયું કે ગુસ્સો આવ્યો વગેરે આપણે ફક્ત તે ભાગ યાદ છે મને ખાતરી છે કે તમે બધા આવા અનુભવોને યાદ કરી શકો છો જ્યારે આપણે જાણતા નથી અને વિગતો યાદ રાખી શકતા નથી પરંતુ આપણે તે યાદ કરીએ છીએ કે આપણે તે ગમે છે કે નહીં લાગણીઓ હકારાત્મક અને નકારાત્મક રીતે નવા શિક્ષણના સંપાદનને અસર કરી શકે છે શિક્ષકે ઓછામાં ઓછું એ સુનિશ્ચિત કરવું પડશે કે જ્યારે તે વર્ગખંડમાં જાય છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગખંડ વિશે નકારાત્મક લાગણી ધરાવતા નથી લાગણીઓને શીખવાની અસર કરવાની બે રીત છે એક ભાવનાત્મક વાતાવરણ જેમાં શિક્ષણ થાય છે અને બીજો એક એ છે કે લાગણીઓ શીખવાની સામગ્રી સાથે સંકળાયેલી હોય છે ઉદાહરણ તરીકે મને ખાતરી છે કે તમારા બધાએ તમારા પોતાના વિસ્તારોમાં અનુભવ કર્યો હશે તમને કેટલાક વિષયો પસંદ છે અને તમને કેટલાક વિષયો પસંદ નથી વિષયને પસંદ કે નાપસંદ કરવાથી તમારો મતલબ શું છે જ્ઞાનાત્મક સ્તરે એવી કોઈ સુવિધા નથી કે જે પસંદ કે નાપસંદ કરતું હોય પરંતુ અમે હજી પણ સામગ્રી વિશે લાગણી વિકસાવીએ છીએ ભાવનાત્મક પરિસ્થિતિ સીધા વર્ગની પરિસ્થિતિ અને સંસ્થાકીય પરિસ્થિતિ સાથે સંબંધિત છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ પોતાની જાતને પ્રશ્નો પૂછશે જેના માટે તેમને જવાબ આપવો પડશે જ્યારે હું શિક્ષક પાસેથી મદદ માંગું ત્યારે શિક્ષક મને બુદ્ધુ કહેતા હશે લોકો પૂછે છે કે શું જવાબ નકારાત્મક છે એટલા માટે શિક્ષક મને બુદ્ધુ સમજે છે તો પછી હું શિક્ષકને કયારેય પૂછીશ નહીં શું શિક્ષક ચિંતા કરે છે કે મને સફળ થઈશ આનો નકારાત્મક જવાબ પણ વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખૂબ જ નકારાત્મક લાગણી તરીકે કામ કરે છે 'હું ગમે તે કરું મારે કેમ કરવું જોઈએ તેની તેને પરવા નથી મારે મારી સંભાળ કેમ રાખવી જોઈએ 'એક પ્રકારની ગર્ભિત વસ્તુ છે જે થાય છે 'શું સંસ્થા મારી જરૂરિયાતો માટે જવાબદાર છે ' સંસ્થા દ્વારા તમારો મતલબ શું છે તે વહીવટ અને આચાર્ય હોઈ શકે છે કે તેઓ મારી જરૂરિયાતોને પરોક્ષ અથવા સીધા જવાબદાર છે આને આપણે ભાવનાત્મક વાતાવરણ કહીએ છીએ અને આ ખૂબ જ કેન્દ્રિય છે આપણે બીજા એકમ સૂચનાત્મક પરિસ્થિતિઓના સંદર્ભમાં આનો ઉલ્લેખ કર્યો છે પરિસ્થિતિનું એક પાસું ભાવનાત્મક વાતાવરણ છે આ પ્રશ્નોના અચેતન જવાબો વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો અને ભવિષ્યના શિક્ષણના અનુભવો તરફ અથવા તેનાથી દૂર કરી શકે છે શિક્ષક કે સંસ્થાએ શું કરવું જોઈએ તમારે નિયમિતપણે કોઈક રીતે વાતચીત કરવાની જરૂર છે કે તેઓ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે છે અને આપણે તેમના શિક્ષણ માટે જવાબદાર છીએ જો કોઈ વિદ્યાર્થી સમજી શકતો ન હોય તો હું તેને દોષ આપતો નથી અને સમાજની પદ્ધતિ તેને બુદ્ધુ ગણાવે છે જો તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશ્વાસન આપતા નથી તો વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોથી દૂર થઈ શકે છે અને દેખીતી રીતે તે ભવિષ્યના શિક્ષણને અસર કરશે ત્યાં એક રાસાયણિક ઘટના છે ફક્ત પૂર્ણ કરવા માટે આપણે મિકેનિઝમને સમજવાની જરૂર નથી જ્યારે આપણે હકારાત્મકતા અનુભવીએ છીએ ત્યારે એન્ડોર્ફિન મુક્ત થાય છે તે એક હોર્મોન છે જે શીખવાના અનુભવને આનંદદાયક બનાવે છે જો મગજમાં એન્ડોર્ફિન બહાર આવે છે તો મને આનંદદાયક લાગસે જ્યારે આપણે નકારાત્મકતા અનુભવીએ છીએ ત્યારે કોર્ટીસોલ બહાર નીકળે છે જેના પરિણામે શિક્ષણ કાર્ય પર ઓછું ધ્યાન આપવામાં આવે છે વિદ્યાર્થીઓ અને સામગ્રી વિદ્યાર્થીઓ અભ્યાસક્રમની સામગ્રીને યાદ રાખવાની વધુ સંભાવના ધરાવે છે જેમાં તેઓએ ભાવનાત્મક રોકાણ કર્યું છે મને તે ચોક્કસ વિષય અથવા તે ચોક્કસ વિષય વિશે કંઈક ગમ્યું છે આપણે કારણો વિશે ચિંતા કરવાની જરૂર નથી હું મને ગમે છે અથવા હું વધુ સમય પસાર કરવા માંગુ છું કહેવાની દ્રષ્ટિએ ભાવનાત્મક રોકાણ કરું છું કારણ કે તે તરફ દોરી જાય છે તે આનંદદાયક અનુભવો છે તેનો અર્થ શું છે શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવાની સામગ્રી સાથે ભાવનાત્મક રીતે જોડાવું જોઈએ અને તે બધું જ્ જ્ઞાનાત્મક નથી આપણે તે કેવી રીતે કરીએ અનુકરણો જર્નલ લેખન ટુચકાઓ વાસ્તવિક દુનિયાના અનુભવોનો ઉપયોગ કરીને આ કેટલીક વ્યૂહરચનાઓ છે જેનો ઉપયોગ શિક્ષક વિદ્યાર્થીઓને ભાવનાત્મક રીતે સામગ્રી સાથે જોડાવા માટે કરી શકે છે પ્રથમ વસ્તુ એ છે કે શિક્ષકે પોતે સામગ્રી સાથે ભાવનાત્મક રીતે જોડાવાની જરૂર છે અને તે વિદ્યાર્થીઓ સાથે જે રીતે બોલે છે તેનાથી પ્રતિબિંબિત થાય છે જ્યારે શિક્ષક સામગ્રી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હોય ત્યારે ઓછામાં ઓછા મોટાભાગના વિદ્યાર્થીઓ પણ સામગ્રી સાથે ભાવનાત્મક રીતે જોડાય તેવી શક્યતા છે તેનો અર્થ એ છે કે જો તે સામગ્રીના સંદર્ભમાં હકારાત્મક લાગણી હોય તો શક્ય છે કે વિદ્યાર્થીઓ તે માહિતીને કાર્યકારી સ્મૃતિ માંથી લાંબા ગાળાની સ્મૃતિ માં સ્થાનાંતરિત કરે અને તેને ત્યાં જાળવી રાખે હવે આપણે ભણતર અને જાળવણીના મુદ્દાઓ જોઈએ છીએ આ બે અલગ અલગ ઘટના છે આપણે કાં તો ગોખીને ટૂંકા ગાળા માટે કંઈક શીખી શકીએ છીએ આપણે ચોક્કસ પ્રક્રિયાઓ દ્વારા ટૂંકા ગાળા માટે કંઈક શીખી શકીએ છીએ સમયગાળો થોડી મિનિટો દિવસો અથવા તો સત્રના અંત સુધી હોઈ શકે છે અને પછી તેની વ્યવહારીકતા ગુમાવીએ છીએ મને ખાતરી છે કે આપણે બધા આપણે જે શીખવવામાં આવે છે તેના અનુભવો આપણે 5 કે 6 વર્ષ પહેલા કર્યા હશે અને જો તમે તે માહિતીનો નિયમિત ઉપયોગ ન કરતા હોવ તો કદાચ તમને તેનો થોડો ભાગ યાદ હશે પરંતુ તમને વિગતો યાદ રહેશે નહીં આપણે આપણી યાદશક્તિને સતત મજબૂત કરવી પડશે શીખવામાં હંમેશા લાંબા ગાળાની ધારણશક્તિનો સમાવેશ થતો નથી જો તમે તે સત્ર દરમિયાન કંઈક શીખ્યા છો તો તેનો અર્થ એ નથી કે તમે તેને લાંબા ગાળા માટે જાળવી રહ્યા છો ધારણશક્તિનો સંદર્ભ શું છે તે એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા લાંબા ગાળાની સ્મૃતિ શિક્ષણને એવી રીતે સાચવે છે કે તે લક્ષણમાં ચોક્કસપણે શોધી ઓળખી અને પુનપ્રાપ્ત કરી શકે ધારણશક્તિ એ ઘણા પરિબળોથી પ્રભાવિત એક અચોક્કસ પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થીઓની ધ્યાનકેન્દ્રિતની સ્તર લંબાઈ અને પુનરાવર્તનનો પ્રકાર જે મહત્વના લક્ષણો ઓળખી શકાય છે વિદ્યાર્થી શિક્ષણ પ્રોફાઇલ અને અગાઉના શિક્ષણના પ્રભાવનો સમાવેશ થાય છે જે પ્રક્રિયા ચાલે છે તે બરાબર છે કે નહિ તેની આપણી પાસે તે વિગતની માત્રા નથી પરંતુ આપણે કેટલીક હકારાત્મક અને નકારાત્મક પ્રક્રિયાઓ અથવા પ્રક્રિયાઓ વિશે વિચારી શકીએ છીએ કે જે હકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ ધરાવે છે ધારણશક્તિ માટે જરૂરી છે કે શીખનાર માત્ર સભાન રીતે ધ્યાન આપે પણ લાંબા ગાળાના સ્ટોરેજ નેટવર્ક્સમાં આખરી એકત્રીકરણ માટે સમજ અને અર્થ ધરાવતા વૈચારિક માળખાનું નિર્માણ કરે લાંબા ગાળાની સ્મૃતિ માં જાળવી રાખવાની પ્રક્રિયા તબદીલી અને ધારણશક્તિ બંનેને આપણે વ્યાપકપણે પુનરાવર્તનકહીએ છીએ જો શીખનાર પાસે પ્રક્રિયા અને પુન પ્રક્રિયા કરવા માટે પૂરતો સમય હોય તો નવા શિક્ષણ માટે અર્થ અને અર્થની સોંપણી થઈ શકે છે એટલે કે જો તમે વિદ્યાર્થીઓને તે માહિતીનો અભ્યાસ કરવા અથવા પ્રક્રિયા કરવા માટે સમય ન આપો અને તમે નવા વિષય પર આગળ વધો તો પુનરાવર્તનપૂરતું રહેશે નહીં અને તે સ્મૃતિ માં જાળવી રાખવાની શક્યતા નથી ભારતીય સંદર્ભમાં આવું જ થાય છે કારણ કે શિક્ષકોઅભ્યાસક્રમ વધુ પડતી સામગ્રીનો ભાર નાખે છે વધુ અભ્યાસક્રમો છે અને દરેક અભ્યાસક્રમમાં ભણાવવાની જરૂર હોય તેવી સામગ્રીની માત્રામાં અસાધારણ વધારો થાય છે જેથી વર્ગખંડમાં સ્થાનાંતરિત થતી કોઈપણ માહિતીની પ્રક્રિયા અને પુનપ્રક્રિયા માટે સમય ન મળે માહિતીની આ સતત પુનપ્રક્રિયાને પુનરાવર્તનકહેવામાં આવે છે પુનરાવર્તનવિના જ્ઞાનાત્મક ખ્યાલોને લાંબા ગાળાની જાળવણી લગભગ નથી જો તમે ખાતરી કરી નથી કે તે ફરીથી અભ્યાસ કરે છે તો લાંબા ગાળાની જાળવણીની કોઈ તક નથી શિક્ષકોએ ઉપલબ્ધ સમય તેમજ પૂર્વના પ્રકારને ચોક્કસ શિક્ષણ પરિણામો માટે ધ્યાનમાં લેવાની જરૂર છે કયા પ્રકારનું પુનરાવર્તનજરૂરી છે કેટલાકને સરળની જરૂર પડી શકે છે કેટલાકને લાંબા પુનરાવર્તનની જરૂર પડી શકે છે તે વિષયવસ્તુ પર આધાર રાખે છે અને શિક્ષક જે નિર્ણયો લે છે વિદ્યાર્થીની માહિતી જાળવી રાખવાની ક્ષમતા પણ ઉપયોગમાં લેવાતી શિક્ષણ પદ્ધતિના પ્રકાર પર આધારિત છે તેથી જ પછીના એકમોમાં આપણે શિક્ષણમાં ઉપયોગમાં લેવાતા વિવિધ તત્વો અને વ્યૂહરચનાઓની ચર્ચામાં ઘણો સમય પસાર કરશું જેને જાળવી શકાય છે પુનરાવર્તનપોતે શિક્ષક દ્વારા શરૂ કરાયેલ અને શિક્ષક દ્વારા નિર્દેશિત કરેલ છે પુનરાવર્તનસંપૂર્ણપણે વિદ્યાર્થીની જવાબદારી નથી વિદ્યાર્થીને કેવા પ્રકારનું પુનરાવર્તનકરવું જોઈએ તે કહેવા માટે વિદ્યાર્થીને ટેકો આપવાની અથવા મદદ કરવાની જરૂર છે અને શિક્ષક તેને નિર્દેશિત કરવા માટે સક્ષમ હોવા જોઈએ મુખ્ય નિષ્કર્ષ છે પુનરાવર્તનદીક્ષા અને દિશા શિક્ષક દ્વારા કરવાની છે ત્યાં બે પૂર્વ અભ્યાસની વ્યૂહરચનાઓ છે એક છે રોટ રિહર્સલ સ્ટ્રેટેજી જેનાથી આપણે બધા પરિચિત છીએ સરળ પુનરાવર્તન મને ખાતરી છે કે શાળા પ્રણાલીમાં આપણે બધા આમાંથી પસાર થયા છીએ જો તમે કોઈ કવિતા યાદ રાખવા માંગતા હો જો તમે કેટલીક સામગ્રી શબ્દશ કંઈક યાદ રાખવા માંગતા હોવ તો તમે પુનરાવર્તન કરતા રહો અને જો તે ખૂબ લાંબુ છે તો એક કવિતામાં ઘણા શ્લોકો છે પછી દરેક એક પછી એક તમે પુનરાવર્તન કરો અને તમને લાગે કે તમે તેને સંપૂર્ણપણે યાદ રાઈ ગયા પછી તમે આગળની તરફ વધો અને બધા ભાગો ભેગા કરો જે પહેલેથી જ યાદરાખવામાં આવ્યા હતા જેને આપણે સંચિત પુનરાવર્તન કહીએ છીએ આ બે સરળ રિહર્સલ સ્ટ્રેટેજી છે જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે વિસ્તૃત પુનરાવર્તન વ્યૂહરચના પરાક્રમ છે વિદ્યાર્થીઓ મૌખિક રીતે તેમના પોતાના શબ્દોમાં વિચારોનું પુનરાવર્તન કરે છે જે પાછળથી સંગ્રહ માટે પરિચિત સંકેતો બની જાય છે જો દરેક વિદ્યાર્થી તેના પોતાના શબ્દોમાં ફરીથી લખી શકે છે તો તે શબ્દોશબ્દસમૂહો પછીના સંગ્રહ માટે સંકેત બની જશે જે ક્ષણે તમે કોઈ પણ સંકેતોનો સામનો કરો છો ત્યારે તમે વિચાર અને અન્ય વિચારો અથવા તે વિચાર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને યાદ કરી શકશો બીજી વ્યૂહરચના પસંદગી અને નોંધ લેવી છે વિદ્યાર્થીઓ જટિલ અને મહત્વના ભાગો નક્કી કરીને ટેક્સ્ટના ચિત્રો અને વ્યાખ્યાનોની સમીક્ષા કરે છે નિર્ણય લેવા માટેના માપદંડ શિક્ષક અથવા લેખક અનેઅથવા અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પછી આવે છે અને આ વિચારને સમજાવે છે અને તેમની નોંધે છે આગાહી સામગ્રીના વિભાગનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અનુસરવાની સામગ્રીની આગાહી કરે છે અને શિક્ષક સામગ્રી વિશે શું પ્રશ્નો પૂછી શકે છે તે પુનરાવર્તન ની એક રીત છે જો વિદ્યાર્થીઓનો સમૂહ વિષયવસ્તુ જોઈ રહ્યો હોય અને તેઓ પ્રશ્નોની આગાહી કરવાનોપ્રયત્ન કરવાનો હોય તો શિક્ષક તમને પૂછી શકે છે અને સામગ્રીની ફરી સમીક્ષા કરી શકે છે અને જવાબો સાથે આવી શકે છે પ્રશ્ન સામગ્રીનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ સામગ્રી વિશે પ્રશ્નો પૂછે છે પ્રશ્ન અસરકારક હોવા માટે તમામ સંબંધિત જ્ઞાનાત્મક સ્તરો સુધીનો હોવો જોઈએ સારાંશ અથવા બંધ વિદ્યાર્થીઓ મહત્વની સામગ્રી અથવા કુશળતા શીખે છે અને તેનો સારાંશ આપે છે આપણે માત્ર કેટલાક સૂચનાત્મક ઘટકો અથવા પુનરાવર્તન વ્યૂહરચનાઓ બતાવી છે તમે તમારી પોતાની પુનરાવર્તનની રીત તૈયાર કરી શકો છો સાહિત્યમાં 30 40 આવી પુનરાવર્તન વ્યૂહરચનાઓ છે શિક્ષકો માટે માર્ગદર્શિકા સારી ધારણશક્તિ માટે આપણે જે બધી બાબતો વિશે વાત કરી છે તેના આધારે વિદ્યાર્થીઓને પુનરાવર્તન પ્રવૃત્તિઓ અને વ્યૂહરચનાઓ શીખવો અથવા સૂચનાત્મક ઘટકો અને વ્યૂહરચના આપો વ્યૂહરચનાનો અર્થ એ છે કે તમે કયા ક્રમમાં સૂચનાત્મક ઘટકોનો ઉપયોગ કરવા માંગો છો જ્યાં સુધી તેઓ તેમના અભ્યાસ અને શીખવાની આદતોનો ભાગ ન બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને સતત પુનરાવર્તન વ્યૂહરચના અભ્યાસ કરવાનું યાદ અપાવો તેમને તેની આદત પાડવી જોઈએ અથવા તે પ્રતિબિંબીત મોડને બદલે રીફ્લેક્સિવ મોડમાં જવું જોઈએ પુનરાવર્તન સંબંધિત રાખો જો તે પુનરાવર્તનનો અપ્રસ્તુત પ્રકાર છે તો તે ધારણશક્તિ તરફ દોરી જતો નથી ઉદાહરણ તરીકે શિક્ષકના અનુભવો વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સંબંધિત ન હોઈ શકે તેથી તમારે તમારી પુનરાવર્તન વ્યૂહરચના શું છે તે શોધવાની જરૂર છે યાદ રાખો જો તમે સામગ્રીનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખો છો તો તે એકલા પુનરાવર્તનની અસરકારકતા વિશ્વસનીય સૂચક નથી શિક્ષકો માટે અન્ય માર્ગદર્શિકા શીખનારાઓએ તેમના પુનરાવર્તનને સાથીદારો અને શિક્ષકોને મૌખિક રીતે જણાવવા તમે જે પણ કરી રહ્યા છો જો તમે શિક્ષકોને સમય આપો તો તમે તેને તમારા સાથીઓને મૌખિક રીતે કહી શકો છો પુનરાવર્તનને અર્થપૂર્ણ અને સફળ બનાવવા માટે વધુ દ્રશ્ય અને સંદર્ભિત સંકેતો અથવા સંકેતો આપો તેનો અર્થ એ કે શું હું તે દ્રશ્ય સંકેતોની આસપાસ અન્ય કડીઓ બનાવી શકું હું આકૃતિ દોરી શકું છું અને હું ટેક્સ્ટબોક્સ મૂકી શકું છું દ્રશ્ય સંકેતો હંમેશા ખૂબ અસરકારક હોય છે અભ્યાસો દર્શાવે છે કે 3 દિવસ પછી ધારણશક્તિના લેક્ચરથી 10 ટકા અને પ્રદર્શનથી 20 ટકા છે જો તમે કોઈ સમસ્યા હલ કરી હોય અથવા જો તમે કંઈક કામ બતાવ્યું હોય તો 3 દિવસ પછી પણ ધારણશક્તિ 20 થઈ શકે છે દ્રશ્ય સામગ્રી ઉમેરવાથી ધારણશક્તિની સંભાવનામાં નોંધપાત્ર વધારો થાય છે કારણ કે મગજની વિઝ્યુઅલ સ્મૃતિ સિસ્ટમમાં સ્ટોરેજ અને રિકોલિંગ માટે ઉપલબ્ધતાની વિશાળ ક્ષમતા છે કોઈએ યાદ રાખવું જોઈએ કે તમારી પાસે મગજનો નોંધપાત્ર ભાગ છે આપણા મગજનો પાછળનો ભાગ વિઝ્યુઅલ કોર્ટેક્સ છે દ્રશ્ય માહિતીની પ્રક્રિયા અને સંગ્રહ બંનેની પ્રચંડ ક્ષમતા ધરાવે છે તેથી તમારે તે ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ મૌખિક અને વિઝ્યુઅલ પ્રોસેસિંગ વિદ્યાર્થીઓને શીખવાની પ્રક્રિયામાં વધુ સામેલ થવા દે છે જેનાથી પ્રતિભાવમાં વધારો થાય છે પ્રેક્ટિસ અથવા વાસ્તવમાં વસ્તુઓ કરવાથી રીટેન્શન પણ સુધરે છે અને પ્રક્રિયા તમારી પ્રેરણાને પણ વધારે છે તે તમારી પ્રેરણા વધારશે બીજું પાસું એ છે કે જે સમજાવે છે તે પણ શીખે છે શીખવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને બીજા કોઈને સમજાવવું સહકારી શિક્ષણ જૂથો આ ઘટકનો સમાવેશ કરશે આ કેટલીક ધારણ કરવાની વ્યુહરચના છે આ વિષય વિશાળ છે અને આ વિષય પર ઘણું સાહિત્ય છે શિક્ષકે આનું અન્વેષણ કરવું જોઈએ અને પુનરાવર્તન વ્યૂહરચનાઓ શોધવી જોઈએ જે તેમના વિદ્યાર્થીઓ વિષય સંસ્થાના જૂથના સંદર્ભમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે વ્યાયામ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારા અભ્યાસક્રમોમાં ઉપયોગ કરેલ પુનરાવર્તન વ્યૂહરચનાના બે ઉદાહરણો અને તેમની અસરકારકતા વિશેનો તમારો દૃષ્ટિકોણ આપો વધુમાં વધુ 250 શબ્દો લખો જો તમે આ મેઇલ પર તમારા પરિણામો શેર કરી શકો છો તો અમે તેની પ્રશંસા કરીશું અને સંભવત અમે તે દ્વારા અમારી ક્રિયાપ્રતિક્રિયા ચાલુ રાખી શકીએ છીએ આગલા એકમમાં આપણે સૂચનાત્મક ઘટકોને સમજવાનો પ્રયત્ન કરીશું જે મગજને જાળવી રાખવા શીખવા અને સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે અમે ટૂંકમાં ત્રણ કે ચાર સૂચનાત્મક ઘટકો જોયા છે અમે હવે વધુ વ્યવસ્થિત રીતે તે ઘટકોને ઓળખીશું અને વર્ગખંડમાં તેનો અમલ કેવી રીતે કરવો ધ્યાન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર